બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ Engineering Drawing Computer Graphics પરના આપણાં NPTEL ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સમાં આપનું સ્વાગત છે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ પરનાં મોડ્યુલ નંબર 3 લેક્ચર નંબર 25 જોઈએ છીએ છેલ્લા ક્લાસમાં આપણે વર્ટિકલ પ્લેન એટલે શું હોરિઝોન્ટલ પ્લેન એટલે શુંઅને પ્રોફાઈલ પ્લેન એટલે શું અંગેનો પ્રાથમિક ખ્યાલ જોયો તથા 1st ક્વાડ્રંટમાં રહેલો ઓબ્જેક્ટનાં પ્રોજેક્શન કેવી રીતે મળે છે અને 3rd ક્વાડ્રંટમાં રહેલો ઓબ્જેક્ટનાં પ્રોજેક્શન કેવી રીતે મળે છે તે જોયેલું ત્યાં આપણે અલગ અલગ દેખાવો જેવા કે વર્ટિકલ પ્લેન પ્રોજેક્શન હોરિઝોન્ટલ પ્લેન પ્રોજેક્શન મેળવવાનો પ્રયત્ન કરેલો અને આપણે સિલિન્ડર ઓબ્જેક્ટ્સ અને તેમાંથી બનતાં દેખાવો પણ જોયાં આજનાં ક્લાસમાં આપણે ફક્ત એક જ દેખાવ સાથે વધું ઓબ્જેક્ટ જોઈશું તે કેવો દેખાય છે તેમ કેહવામાં આવ્યું હોય તો આપણે ફક્ત એક જ દેખાવ પરથી તે કેવો દેખાય છે તે નક્કી કરીશું ઉદાહરણ તરીકે ખૂબ જ સપાટ પાતળો ભાગ જો યાંત્રિક ઘટક તે પ્રકારનો હોય તો તે કેવો લાગે છે ઉદાહરણ તરીકે તે ગાસ્કેટ શીટ મેટલ અને અન્ય વસ્તુઓ આ સપાટ પાતળા ભાગના આકારમાં આવે છે અને તે પણ સિલિન્ડર પ્રકારનાં ઓબ્જેક્ટમાં કદાચ લંબાઈ અને વ્યાસ આવશ્યક ઘટકો છે તેથી કોઈ એક દેખાવ તેને દર્શાવવા માટે પૂરતું છે ચાલો આપણે આ ગાસ્કેટ જોઈએ ધાતુનાં ભાગને જાડાઈના સંદર્ભમાં ખૂબ જ ઓછા પરિમાણો છે આ જાડાઈ ખૂબ જ ઓછી છે જો કે ઉપરનો ભાગ વ્યાપક જિયૉમેટ્રી ધરાવે છે તેમાં એક હોલ છે ખૂણામાં એક સરળ ગોળાકાર ટેપર્ડ કટ છે વોશરનો ઉપયોગ કરીને બોલ્ટ પર તેને ફિક્સ કરવા માટે અન્ય એક હોલ છે આપણી પાસે આ પ્રકારનો સ્લોટ પણ છે તેથી કદાચ એક બોલ્ટ દાખલ કરી ફિક્સ થઈ શકે છે આ ઈનલેટ પાઇપલાઇન છે કે જેમાંથી ગેસ બહાર આવે છે અને અહીં પણ આપણી પાસે તેને ફિક્સ કરવા માટે એક વોશર હશે જેથી આ સમગ્ર ઓબ્જેક્ટને સહેજ અહીં ખસેડવામાં આવે અને ભૂમિતિ સાથે ગોઠવાય મિકેનિકલ એન્જિનિયરિંગમાં આ પ્રકારનો ઓબ્જેક્ટ અસ્તિત્વમાં હોય છે તો ચાલો આપણે આના વિવિધ દેખાવો જોઈએ ઉદાહરણ તરીકે ગાસ્કેટ જો આપણે આને મુખ્ય દેખાવ તરીકે પસંદ કરીએ એનો અર્થ એ કે જો તે સામેનો દેખાવ છે તો પછી આપણી પાસે 1st ક્વાડ્રંટ પ્રોજેક્શનમાં સામેનો દેખાવ હશે ત્યાં ઉપરનો દેખાવ હશે અને ત્યાં બાજુનો દેખાવ હશે જો તમે જમણી બાજુથી જોતા હોય તો તે ડાબી બાજુએ હશે અહીં આપણી પાસે દેખાવ હશે જો તે જમણી બાજુથી હોય તો ડાબી બાજુએ આપણી પાસે દેખાવ હશે જો આપણે ગ્લાસ બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો પછી દેખાવ સામેનો દેખાવ જેવું હશે અને ઉપરના દેખાવ જેવું હશે અને બાજુનાં દેખાવ જેવું કંઈક મળશે તો ચાલો આપણે ગ્લાસ બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીએ આ માટેની દિશા કદાચ આ સામેનો દેખાવ છે જો આપણે તે જોઈએ આ આખું ગોળ કોર્નર અને સ્લાંટ અને તે દિશામાંથી જોતાં આ સીધી રેખા બનશે જાડાઈની બાબતમાં આપણી પાસે આ સંપૂર્ણ લંબચોરસ ભાગ હશે ગ્લાસ બોક્સ પદ્ધતિમાં ઉપરનો દેખાવમાં આપણી પાસે આ ઓબ્જેક્ટ હશે જેમાં આ રીતે સર્કલ આની સાથે મેળ ખાય છે બીજું સર્કલ તેની સાથે મેળ ખાય છે અને કારણ કે આ હોલ છે આપણી પાસે ડેશ ડોટ પ્રકારની હશે ટૂંકા ડેશ લાંબા ડેશ ટૂંકા ડેશ લાંબા ડેશ ટૂંકા ડેશ પ્રકારની લાઈન તે જ રીતે અહીં કારણ કે આ ત્રિજ્યા છે તેથી ફરીથી આપણી પાસે લાંબા ડેશ ટૂંકા ડેશ લાંબા ડેશ ટૂંકા ડેશ છે હવે ગ્લાસ બોક્સ પદ્ધતિમાં બીજો દેખાવ જો આપણે ત્યાંથી જોતા હોઈએ તો આપણી પાસે આખો આકાર હશે તો ચાલો બીજો રંગ મેજેન્ટા વાપરીએ આ આખો ભાગ એ જ રીતે આ સંપૂર્ણ કર્વ આ આખો ભાગ સ્લોટને લંબચોરસ બ્લોક તરીકે આપણે જોઈશું અને આ ગેપ જે આપણે ત્યાં છે તે ફરીથી આ પ્રોજેક્શન ચિત્રમાં આવે છે લીલો રંગ જે અહીં છે અને આ હોલ આપણે તેને જોઈ શકતા નથી તેથી જ્યારે આપણે દેખાવ માટે આ દિશામાંથી જોઈએ ત્યારે આપણી પાસે ગોળાકાર ભાગ માટે આ ડેશ લાઈનો છે એ જ રીતે આ સર્કલ આપણે તેને જોઈ શકતા નથી જ્યારે આ બાજુનો દેખાવ જો આપણે તેને ત્યાં બનાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણી પાસે આ ડેશ લાઇનો છે આ રીતે ગ્લાસ બોક્સ મેથડનો ઉપયોગ કરીને આપણે સામેનો દેખાવ ઉપરનો દેખાવ અને બાજુનો દેખાવ મેળવી શકીશું એક બાબતમાં આપણે હંમેશા સાવચેત રહેવું પડે છે આપણે જે પ્રોજેક્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ તેનાં આધારે સામેનો દેખાવ આપણાં બાજુનાં દેખાવ કાં તો ઉપરના દેખાવ સાથે આ બાજુએ અથવા આ બાજુ સાથે સંકળાયેલ હોવો જોઈએ તેથી આ કિસ્સામાં આ ભૂમિતિને જોઈને આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે આ તેની સાથે સંકળાયેલ છે અને આ તેની સાથે સંકળાયેલ છે તેનો અર્થ એ કે આ સામેનો દેખાવ માનવામાં આવે છે આ બાજુનો દેખાવ માનવામાં આવે છે અને આ ઉપરનો દેખાવ અથવા નીચેનો દેખાવ માનવામાં આવે છે પદ્ધતિના આધારે આપણે જે જોવાની કોશિશ કરી રહ્યા છીએ તે રીતે આપણી પાસે બીજાં દેખાવો હશે આપણે જોયેલું કે મહત્તમ પરિમાણો આપતું દેખાવ એ સામેનો દેખાવ જો તે ફક્ત સિલિન્ડર પ્રકારનો ઓબ્જેક્ટ્સ હોય તો તેનાં દેખાવ કેવા દેખાશે ઉદાહરણ તરીકે ચાલો આ ઓબ્જેક્ટ જોઈએ આપણી પાસે અહીં સિલિન્ડર છે અને આપણે તેનાં મહત્તમ પરિમાણોને જોવા માંગીએ છીએ આપણી પાસે જે છે તે આ સિલિન્ડરની આ લંબાઈ છે તેથી આપણે આ દિશામાંથી સામેનો દેખાવ પસંદ કરી શકીએ જો તે કિસ્સો છે તો આપણી પાસે આ હશે જો આપણે અન્ય દેખાવો મેળવવા માંગતા હોઈએ તો સૌથી સહેલો રસ્તો એ કે કોઈ એક દેખાવને સામેના દેખાવ તરીકે દોરો ચાલો આપણે મેળવીએ અને આપણે આને 1st ક્વાડ્રંટ પ્રોજેક્શન પ્રમાણે જોવા માંગીએ છીએ જો તેમ છે તો પછી જમણી બાજુનું ડાબી બાજુએ ચાલો આપણે જોઈએ પછી આ આખું ચિત્ર જે પણ આપણને મળે છે તે આપણે આ બાજુ સર્કલ તરીકે જોઈશું અને ત્યાં એક લાંબી ડેશ ટૂંકી ડેશ લાઈનો હશે અને આ જમણી બાજુનો દેખાવ છે જે આપણે 1st ક્વાડ્રંટનો ઉપયોગ કરી ડાબી બાજું તરફથી જમણી બાજુ તરફ જોઈએ છીએ જ્યારે આપણે આ પ્રકારના દેખાવો જોતાં હોઈએ અને જો કોઈ ડાયમિટરવાળો સિલિંડર હોય તો તેને લંબચોરસ વડે દર્શાવવામાં આવે છે જેમાં લાંબી ડેશ ટૂંકી ડેશ જે સિલીંડ્રિકલ ઓબ્જેક્ટ સૂચવે છે આપણે તેને દર્શાવવાં માટે તે દેખાવની જરૂર નથી કારણ કે અક્ષ સૂચવશે કે તે સિલીંડ્રિકલ ઓબ્જેક્ટ છે તે જ રીતે કારણ કે તે સિલીંડ્રિકલ ઓબ્જેક્ટ છે અન્ય દેખાવો જો આપણે બનાવીએ જો આ સામેનો દેખાવ છે અને ત્યાંથી જો આપણે બાજુનો દેખાવ બનાવીએ ઉપરનો દેખાવ બનાવવો જરૂરી નથી કારણ કે તે પણ તેવી જ રીતે સમાન લંબચોરસ બનશે તેથી આ જરૂરી નથી ચાલો બીજું ઉદાહરણ જોઈએ આપણી પાસે આ સમકેન્દ્રિત પ્રકારનાં સિલિંડરો છે જેને લેથ મશીન પર ટર્નિંગ ઓપરેશન વડે સ્ટેપ કરેલ છે કોઈપણ આ પ્રકારના સ્ટેપ બનાવી શકે છે તેથી આપણી પાસે આ કાઢી નાખેલ ભાગ છે અને આ મટિરિયલવાળો ભાગ છે જેને આપણે દોરવા માંગીએ છીએ તો ચાલો આપણે બનાવીએ કારણ કે આપણને મહત્તમ પરિમાણો આ દિશામાંથી મળે છે તો ચાલો આને સામેના દેખાવ તરીકે પસંદ કરીએ આ મોટો ભાગ આપણે લંબચોરસ જોઈશું તેથી જો આપણે આ ભાગને સામેનાં દેખાવ માટે દોરીએ તો આ મહત્તમ વ્યાસનું સિલિન્ડર સૂચવે છે આ ભાગ A ચાલો આપણે તે ભાગને બનાવીએ કારણ કે તે સિલિન્ડર છે જેમાં હંમેશા આપણી પાસે લાંબા ડેશ ટૂંકા ડેશ લાંબા ડેશ ટૂંકા ડેશ અને એ જ રીતે છે હવે આ B ભાગ સ્ટેપ જેનો વ્યાસ નાનો છે અને તે અક્ષની આસપાસ સિમેટ્રિકલ રહેલો છે તેથી આપણી પાસે આ નાનો ભાગ છે જે ત્યાં જોડાયેલ છે અને અહીં મટિરિયલ દૂર કરવામાં આવેલ છે ચાલો અંદર કે જ્યાં મટિરિયલ નથી ત્યાં અન્ય રંગનો ઉપયોગ કરીએ તેથી આપણી પાસે આ ડેશ ઝોન છે જે સૂચવે છે કે આખું મટિરિયલ કદાચ ડ્રિલિંગ ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું છે ચાલો આપણે અન્ય ઓબ્જેક્ટ્સ જોઈએ જ્યાં બે દેખાવ ફરજિયાત છે ઉદાહરણ તરીકે સમાન અડીને રહેલાં દેખાવોને કારણે ત્રીજા દેખાવનો ઓબ્જેક્ટની રૂપરેખામાં કોઈ નોંધપાત્ર ફાળો નથી અને તે કોઈ વધારાની માહિતી આપતું નથી તે કિસ્સામાં આપણે ફક્ત બે દેખાવોની જરૂર છે ચાલો આ ઓબ્જેક્ટ જોઈએ તે ડિસ્ક પ્રકારનો ઓબ્જેક્ટ છે જેની સાથે સિલિન્ડર જોડાયેલું છે આ સિલિન્ડર છે અને તેમાં ઘણા હોલ છે આ ઓબ્જેક્ટને આપણે જોવા માંગીએ છીએ તો ચાલો આપણે સામેનાં દેખાવ માટેની દિશા બનાવીએ કારણ કે આ મહત્તમ માહિતી જેવી કે સિલિન્ડરનો વ્યાસ સર્કુલર હોલ અને બીજી ઘણી માહિતી આપણે મેળવીશું તો ચાલો આપણે તેનો ઉપયોગ સામેનાં દેખાવ તરીકે કરીએ તેથી આપણી પાસે જે ત્રિજ્યા છે તેની સાથે પહેલા આપણે એક સર્કલ બનાવવું પડશે પછી ત્યાં અંદર વધુ એક સર્કલ છે અને બહાર પણ એક સર્કલ છે તેથી તે સંબંધિત ત્રિજ્યાથી સર્કલ બનાવો અને આ હોલ બાહ્ય સર્કલ પિચ સર્કલ પર સ્થિત છે તેથી આપણી પાસે તે લાંબી ડેશ ટૂંકી ડેશ રેખાઓ છે જેના પર આ ડ્રિલ હોલ કરવામાં આવ્યા છે અને ત્યાં ચાર હોલ છે તેથી તે હોલ આ દર્શાવે છે કારણ કે આ ગોળાકારમાં એક લાંબી ડેશ ટૂંકી ડેશ લાંબી ડેશ અને ટૂંકી ડેશ વડે દર્શાવાય છે આ રીતે આપણે સામેનો દેખાવ બનાવીએ છીએ જ્યારે આપણે આ સમગ્ર ઓબ્જેક્ટને પ્રોજેકટ કરવા માંગતા હોય ત્યારે બોક્સ પદ્ધતિ પર તાત્કાલિક ઉપરનો દેખાવનો ઉપયોગ કરવો તેથી પ્રોજેક્શન લાઈનો આ ટેન્જેન્ટ લાઈનો દ્વારા ઘેરાયેલ છે તેથી જો અહીં આપણે ટેન્જેન્ટ લાઈન બનાવીએ અહીં પણ આપણે ઓબ્જેક્ટનાં દેખાવમાં ટેન્જેન્ટ લાઈન બનાવીએ છીએ ઉદાહરણ તરીકે આ ઉપરનો દેખાવ આ બે વ્યાસની લાઈનો દ્વારા બંધાયેલ હશે અને જ્યારે આપણે તેને પ્રોજેકટ કરીએ અને તેને 90 ડિગ્રીએ સંપૂર્ણપણે ખોલીએ પછી આ ઓબ્જેક્ટ ત્યાં આવે છે આપણી પાસે આ પ્રકારનાં દેખાવો હશે હોલ આ તે સ્થાન છે જ્યાં હોલ આવેલા છે તેથી આપણી પાસે ત્યાં ડેશ લાઈનો છે અહીં આપણી પાસે વધુ એક સર્કલ છે તેથી તે સૂચવે છે કે આપણે ત્યાં તેમાંથી સંપૂર્ણ ડેશ લાઈનો છે આ બીજો હોલ છે એ જ રીતે અહીં એક હોલ છે આ સ્થાન પર વધુ એક છે તેથી તે રજૂ કરવા માટે આપણી પાસે આ ડેશ લાઇનો છે અને આ હોલનું અહીં કેન્દ્ર છે તેને રજૂ કરવાં માટે આપણી પાસે અહીં લાંબી ડેશ ટૂંકી ડેશ લાંબી ડેશ ટૂંકી ડેશ લાઈનો છે આ સામેનો દેખાવ અને આ બાજુનો દેખાવ છે આપણે ફરીથી આ અને આ વચ્ચે રહેલ બાજુનો દેખાવ બનાવવાં માંગીએ છીએ તેથી અહીં આ બાજુનો દેખાવ આ ટેન્જેન્ટ લાઈન દ્વારા બંધાયેલ છે અને આ લાઈનો ફરીથી આ વધારાના ભાગને બાંધે છે તેથી એકવાર તે બની જાય આપણે અહીં દૂર કરી શકીએ અને અહીં એક હોલ છે તેથી જો આપણી પાસે આ ટેન્જેન્ટ લાઈન છે તો તે અહીં આ લાઈનો વડે બંધાયેલ છે અને હોલનું કેન્દ્ર અહીં છે જો આપણે સામેનો દેખાવ બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ જોઈએ તો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ સમાન છે અને આવા કિસ્સામાં સામેનો દેખાવ અને બાજુનો દેખાવ એ આપણો હેતુ સાબિત કરે છે આપણે ઉપરનાં દેખાવની જરૂર નથી આ તેનું પુનરાવર્તન જેવું છે તેથી આપણે આ કિસ્સામાં તે ઉપરના દેખાવની જરૂર નથી ચાલો દેખાવોને સમજવા માટે વધુ એક ઓબ્જેક્ટ જોઈએ મહત્તમ પરિમાણો લઘુત્તમ છુપાયેલી લાઈનો આ તે દિશા છે જે આપણે સામેનાં દેખાવ માટે પસંદ કરવી જોઈએ પછી તે આ પ્રકારનો ઓબ્જેક્ટ હોવાનું બહાર આવે છે આ સર્કલ આ સર્કલને અનુરૂપ છે અને આ કર્વ આને અનુરૂપ છે આ હોલ અહીં આ અને આને અનુરૂપ છે અને કારણ કે આ હોલ છે અને આ કેન્દ્ર છે તેથી આપણે લાંબી ડેશ ટૂંકી ડેશ લાઈનો દ્વારા બતાવીએ છીએ અને અહીં આપણી પાસે વધુ એક ત્રિજ્યા છે તેથી તે કેન્દ્રને રજૂ કરવા માટે આપણી પાસે આ લાંબી ડેશ ટૂંકી ડેશ લાઇનો છે આ રીતે આપણે સામેનો દેખાવ બનાવીએ છીએ ચાલો આપણે ઉપરનો દેખાવ જોઈએ આ સામેનો દેખાવ છે હવે ઉપરનો દેખાવ જ્યારે આપણે આ જોઈએ છીએ આ લાઈનો દેખાય છે તેથી આપણને તે લાઈનો ત્યાં દેખાય છે આ સંપૂર્ણ અર્ધવર્તુળાકાર ભાગ ત્યાં નીચેના પ્લેન પર પ્રોજેકટ કરવામાં આવે છે તેથી તે લંબચોરસ જેવું લાગે છે આ બધી લાઈનો જે તે દર્શાવે છે તે આપણી પાસે આ ડેશ છે અને જ્યારે આપણે તે ઉપરથી જોઈએ છીએ આપણે તે કર્વ જોઈશું તેથી તે કર્વ આપણી પાસે અહીં સેમિ સર્કલ છે એ જ રીતે આ સેમિ સર્કલ ઉપરના દેખાવમાં દેખાય છે તેથી તે દેખાશે અને આ ભાગ લાઈન તરીકે આપણે જોઈશું અને આ હોલ દેખાય છે બાકીની કેન્દ્ર લાઈનો માટે આપણે લાંબા ડેશ અને ટૂંકા ડેશ નો ઉપયોગ કરીશું આ સામેનાં દેખાવ માટેની દિશા છે જ્યારે આપણે બાજુનો દેખાવ જોઈએ છીએ ત્યારે આ આખો ઓબ્જેક્ટ એક લંબચોરસ બ્લોક બને છે તેથી પ્રોજેક્શન પર તે લંબચોરસ બ્લોક આપણે અહીં દર્શાવીએ છીએ અને ત્યાં એક હોલ શરૂ અને સમાપ્ત થાય છે તેથી આપણી પાસે તે ડેશ લાઈનો છે અહીં અક્ષ ત્યાંથી પસાર થાય છે તેથી આપણી પાસે તે લાંબી ડેશ ટૂંકી ડેશ લાઈન છે અહીં જ્યારે આપણે બાજુ તરફથી જોઈએ છીએ ત્યાં હોલ છે આ લાઈનો દેખાશે તેથી આપણી પાસે આ ડેશ લાઈનો છે અને અક્ષિસ ત્યાં તે હોલ માંથી પસાર થાય છે તેથી આપણી પાસે તે લાંબી ડેશ ટૂંકી ડેશ લાઈન છે દર્શાવવાં માટે બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરી બોક્સમાં આ સામેનો દેખાવ આ ઉપરનો દેખાવ અને આ બાજુનો દેખાવ છે ચાલો હવે દેખાવો પરથી ઓબ્જેક્ટ ધારીએ હમેંશા આપણે ઓબ્જેક્ટમાંથી મહત્તમ સાઈઝ મહત્તમ પરિમાણો શું છે તે જોવાનો પ્રયાસ કરીએ છીએ ચાલો સામેનો દેખાવ બનાવીએ તેમાંથી પ્રોજેક્શન મેળવવાનો પ્રયાસ કરીએ અને તેને દર્શાવીએ અને ડ્રૉઈંગ બનાવીએ હવે આપણે આપેલા દેખાવોમાંથી ઓબ્જેક્ટની કલ્પના કરી શકીએ આ મેથડ છે જેનો તમારે અભ્યાસ કરવો જોઈએ તો આ આપેલ દેખાવો છે જો તે બોક્સ પદ્ધતિ છે સામેનો દેખાવ ક્યાં છે ત્યાં કેટલા દેખાવો છે સૌ પ્રથમ ત્યાં ત્રણ દેખાવો છે બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને નીચે હંમેશાં સામેનો દેખાવ હોવો જોઈએ અને આ ઉપરનો દેખાવ છે અને આ બાજુનો દેખાવ છે તેનો અર્થ એ કે ઓબ્જેક્ટ જે હોય તે જો આપણી પાસે બોક્સ હોય તો સામેનો દેખાવ બાજુનાં દેખાવ સાથે અને ઉપરનાં દેખાવ સાથે સંકળાયલો છે તેથી તેના વિશે આપણે તેને ફ્લિપ કરીશું આ મુદ્દા પર આપણે તેને ફ્લિપ કરીશું તેથી તે રીતે આપણે આ ઓબ્જેક્ટને સમજીશું તેથી ચાલો આપણે તેને કાળજીપૂર્વક જોઈએ શું તમે ઓબ્જેક્ટના સામેનાં દેખાવને જોઈ શકો છો ત્યાં કંઈક આવું છે તેથી જ્યાં પણ સતત લાઈનો હોય ત્યાં લાગે છે કે ત્યાં કોઈ બહાર નીકળતો અથવા અંદર જતો પદાર્થ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આ એક સ્ટેપ જેવું હોઈ શકે છે અને અહીં કોઈ મટિરિયલ નથી કારણ કે આ સતત ભાગ નથી તેનો અર્થ એ કે અહીં સ્ટેપ પ્રકારનું છે બે જોડાયેલ ફોર્ક જેવું લાગે છે ત્યાં કોઈ મટિરિયલ નથી ત્યાં કોઈ છુપાયેલી ડેશ લાઇન છે એનો અર્થ એ કે પાછળની બાજુએ સ્ટેપ જેવું કંઈક હશે અને ત્યાં સામેનાં દેખાવમાં ડેશ લાઈનો છે બે સમાંતર ડેશ લાઈનો તે કદાચ હોલ હોઈ શકે છે તેથી આપણે ફરીથી જો ત્યાં સ્ટેપ જેવું કંઈક છે તેથી અહીં આપણે સિલિન્ડર હોલ લઈશું અહીં આપણે સ્ટેપ જેવું કંઈક જોઈશું અને તેને બે લેગ જેવું છે કારણ કે આ અક્ષ ત્યાં પણ છે તેનો અર્થ એ કે જો આપણે તે ઓબ્જેક્ટને ઉપરથી જોતા હોઈએ તો તે સ્પષ્ટ છે કે ત્યાં સિલિન્ડર હોવું જોઈએ તો આ તે ઓબ્જેક્ટની સામેની બાજુ છે તેથી સામેની બાજુએ જો આપણે ત્યાં જોઈ રહ્યાં હોઈએ તો કદાચ તે લેગ જેવું લાગે છે અચાનક જમ્પ લાગશે અને ફરીથી આપણી પાસે આવું લેગ જેવું હોઈ શકે છે અહીં સમાંતર છે જો આપણે ફરીથી દોરીએ તો તે કદાચ આ રીતે સ્ટેપ જેવું છે આવું શક્ય બને અને આ મટિરિયલને ઉભૂ કટ કરી દૂર કરવામાં આવે છે તેથી કદાચ તે આ રીતે આગળ વધે છે અને તે કંઈક આ પ્રકારનો ઓબ્જેક્ટ છે જેનો આપણે કટ સાથેનાં બે લેગ જોઈ શકીશું તેથી શું તમે આ ભાગની કલ્પના કરી શકો કારણ કે તે સામેનાં દેખાવની દિશામાં છે જો આપણે જોઈએ કે આપણે આ લેગ અહીં છે અને ત્યાં અચાનક વધારો થાય છે અચાનક વધારો થાય છે અને તે અહીં મળે છે તે પછી ત્યાં સિલિન્ડર પ્રકારનો ઓબ્જેક્ટ હોઈ શકે છે આપણે જોઈશું અને આ સિલિન્ડર હોલ કદાચ ત્યાં બનાવ્યો હશે તેથી સંભવત જો આપણે અહીં જોતા હોઈએ તો ત્યાં હોલ જેવું કંઈક છે જે આપણે તેને ફક્ત હોલ તરીકે જોઈશું તેથી ત્યાં સિલિન્ડર હોવાનું માનવામાં આવે છે અને લાગે છે કે ત્યાં તે દિશામાં કોઈ સ્ટેપ હોઈ શકે આ રીતે આપણે સામેનાં દેખાવ પરથી અનુમાન કરી શકીએ છીએ ચાલો આ પદાર્થનો ઉપરનો દેખાવ જોઈએ આપણે અહીં જે કંઈપણ નિર્માણ કર્યું છે તે આ ઉપરના દેખાવ પરથી સમજાય છે આપણે ઉપરનો દેખાવ જોવાનો છે એનો મતલબ એ કે આ દિશામાંથી આપણે સામેના દેખાવની રીતે અવલોકન કરવું જોઈએ જો આપણે આ દિશામાંથી અવલોકન કરીશું તો આ બે બ્લોક આવે છે તેથી આ સાચો સામેનો દેખાવ નથી સંભવત સામેનો દેખાવ આ દિશામાં હોઈ શકે છે આ પ્રથમ નિરીક્ષણ છે જે આપણને આમાંથી મળશે તેથી જો આપણે આ જોઈએ છીએ તો આપણી પાસે આ પ્રકારનું હોય છે આ બ્લોક તે બ્લોક મેળ ખાતો હોવો જોઈએ તેથી તે પણ સામેનો દેખાવ હોઈ શકે નહીં તેથી આપણે આ દિશામાં જોવું પડશે આ સંભવત સામેનાં દેખાવ માટેની દિશા છે જ્યારે આપણે તે સામેનો દેખાવ બનાવી રહ્યા હોય ત્યારે 90 ડિગ્રીએ તેને એકલાઈનમાં કરવામાં આવે ત્યારે આપણે આ મેળવી શકીએ છીએ ઉપરનાં દેખાવ પરથી આ સ્લોટ અહીં બનાવવાનો છે સ્લોટ આપણે અહીં જોઈશું પરંતુ ઉપરના દેખાવમાં આપણે સર્કલ જેવું કંઈક જોઈ રહ્યા છીએ તેનો અર્થ એ કે તે દિશામાં ત્યાં સર્કલ જેવું કંઈક હોવું જોઈએ પરંતુ તે દિશામાં નહીં એ જ રીતે જ્યારે આપણે અહીં બાજુનાં દેખાવ માટે જોઈએ છીએ ત્યારે આપણને સર્કલ જેવું કંઈ દેખાતું નથી તેથી સર્કલ તે દિશામાં ન હોવું જોઈએ પરંતુ તે સર્કલનાં પ્રોજેક્શન જેવું લાગે છે આપણે તે રીતે અનુમાન લગાવીએ તેથી આ કારણોસર ચાલો આપણે સંપૂર્ણ ઓબ્જેક્ટ જોઈએ ઓબ્જેક્ટ કે જેને સામેના દેખાવમાં આ સ્ટેપ છે અને આ મેચ થાય છે ફરીથી ત્યાં કટ છે અને જાય છે તેથી ત્યાં કટ હોઈ શકે છે અને જાય છે અને ત્યાં બ્લોક છે જે તે દિશામાં દૂર કરવામાં આવે છે જેને દૂર કરવામાં આવ્યો છે ફરીથી તે ટેપર્ડ છે જે તે પ્લેનમાં છે તેથી જો આપણે આ સામેનો દેખાવ જોઈ રહ્યા હોય તો ડ્રૉઈંગ આવી રીતે દોરવાનું આપણાં માટે સરળ છે આ એક વધારાનો ભાગ છે તેથી એકવાર સામેનો દેખાવ સ્પષ્ટ થઈ ગયા પછી ઉપરનાં દેખાવમાં તે સ્થાન પર સર્કલ બનશે તેથી ઉપરનાં દેખાવમાં તે સ્થાન પર એક હોલ બનશે અને આ કટ તે સંપૂર્ણપણે છે તેથી જ્યારે આપણે તે જોઈએ છીએ કે તે કટ તે રીતે સંપૂર્ણપણે છે અને આ બંધ છે તેથી ત્યાં નીચે બંધ હોવું જોઈએ તે રીતે જ્યારે આપણે બાજુનો દેખાવ જોઈએ છીએ ત્યારે આપણી પાસે આ ખુલ્લું અને આ બંધ છે તેથી તે આ ભાગો હશે અને ત્યાં એક ટેપર્ડ નાનો લંબચોરસ છે જે આપણે ત્યાં જોઈશું તેથી ટેપર્ડ નાનો લંબચોરસ એ ચાર ખૂણા પર હોવાનું આપણે અર્થઘટન કર્યું છે અને ત્યાં આ હોલ છે જેની આ ડેશ લાઈનો છે તેથી ફક્ત સામેનો દેખાવ અને બાજુનો દેખાવ પરથી આપણે પ્રાપ્ત કરવાની સ્થિતિમાં હોઈશું નહીં સૌ પ્રથમ આપણે સામેનો દેખાવ ક્યો છે તે જોવું જોઈએ શું આપણે અનુમાન કરી શકીએ કે તે જ સમયે તે ઉપરનાં દેખાવ સાથે સુસંગત છે શું તે બાજુનાં દેખાવ સાથે સુસંગત છે તેના આધારે કોઈપણ આ સામેનો અને પાછળના દેખાવ પરથી આ પ્રકારનો 3D ઓબ્જેક્ટ્સને બનાવી શકે તેથી દેખાવો પરથી અભ્યાસ કરવો જોઈએ કે ઓબ્જેક્ટ આઇસોમેટ્રિકમાં કેવો દેખાય છે